તો આ 3 ફેઝના ગ્રીડ કનેક્શન સિસ્ટમમાં અમે આ બધા કંટ્રોલર બ્લોક્સને બદલવા માંગીએ છીએ અને આપણે DC તરીકે કંટ્રોલ કંટ્રોલર ક્ષેત્રમાં બધા વેરિયેબલ રાખવા માંગીએ છીએ અમે તે કેવી રીતે કરી શકીશું કારણ કે તમે જે સિગ્નલ સેન્સ કરી રહ્યા રહ્યા છો તે બધા AC સિગ્નલ છે આ ટ્રાન્સફોર્મશન કેવી રીતે કરીશું તેથી ચાલો હું આને દૂર કરું અને એક લીટી દોરું લાઇન ઉપર એસી નાં બધા વેરિયેબલ લાઇનની નીચે હું બધા સંકેતોને કેટલાક રૂપાંતર દ્વારા ટ્રાન્સફોર્મશન કરવા માંગુ છું જ્યાં તે DC બને છે તેથી તે AC ડોમેન છે અને આ પ્રદેશ એ DC ડોમેન હશે તેથી હું ટ્રાન્સફોર્મેટર મૂકીશ અને આ બધા સિગ્નલોને કન્વર્ટ કરીશ ચાલો આપણે કહીએ કે તમે જે કરન્ટ્સ સેંસીંગ કરી રહ્યાં છો તે સાઇનોસોઈડલ સિગ્નલ છે અને તમે તેને આ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર કર્યા પછી જેને આપણે ફ્રેમ ટ્રાન્સફોર્મેશન અહીં વેરીએબલ કહીશું અહીં પણ વર્તમાન વેરીએબલ ડીસી દેખાય છે તેથી કંટ્રોલર માટે જેમ કે વેરિયેબલ DC દેખાય છે હવે હું એક સેટ પોઇન્ટ કંટ્રોલર બનાવી શકું છું હવે તે વધુ સારો રિસ્પોન્સ આપે છે અને કંટ્રોલર પણ સરળ હશે અને તેમાં વધુ સારી બેન્ડવિડ્થ અને સારું પરફોર્મન્સ હશે તે કરવા માટે અમે આ d q અક્ષ થિયરી ની ચર્ચા કરીશું આ d q અક્ષ થિયરી છે ત્યાંથી તે એક ટ્રાન્સફોર્મશન થિયરી છે જ્યાં તમે AC સિગ્નલ ને DC માં બદલી શકો છો AC સાઇનોસોઈડલ સિગ્નલો ને DC માં ફેરવી શકો છો અને પછી DC મૂલ્યો પર કાર્ય કરી શકો છો અને પછી ફરીથી તેને AC ડોમેનમાં પરિવર્તિત કરી શકો છો જ્યાં તેઓ AC સિગ્નલ બનશે તેથી AC ડોમેનથી DC ડોમેન DC ડોમેનને AC ડોમેનમાં રૂપાંતરિત કરવાની આ પ્રક્રિયા જેને d q એક્સેસ થિયરી તરીકે ઓળખવામાં આવે છે જે આપણે હવે જોશું અહીં આ અક્ષનો વિચાર કરો હું હવે તેને નામ નહિ આપું હું તેને નામ પાછળથી આપીશ ફક્ત અહીં એક અક્ષ પર વિચાર કરીશ અને બતાવ્યા પ્રમાણે અહીં ટાઈમ અક્ષ ધ્યાનમાં લો અને બીજી ટાઇમ અક્ષ પણ હું તેની બાજુમાં અહીં દોરી રહ્યો છું હવે મને આ ટાઈમ અક્ષ ઉપર સાઈન વેવ દોરવા દો તેવી જ રીતે હું પણ આ સમય અક્ષ ઉપર પણ ટાઈમ વેવને પુનરાવર્તિત કરીશ હવે અહીં હું માત્ર sine વેવ જ દોરી રહ્યો છું એટલું જ નહીં મારી પાસે cosine વેવ cos વેવ પણ હશે તો ચાલો હું આ રીતે cos વેવને માર્ક અને ડ્રો કરું જેમ જેમ sine વેવ સમય સાથે વિકસિત થઈ રહ્યો છે ત્યારે દરેક સમયે તે મૂલ્ય અને પ્રોજેક્ટ ધરાવે છે જે આ અક્ષ માટેનું મૂલ્ય છે જે આપણે પહેલા દોર્યું છે તેથી જો તમે તે જોશો તો જેમ જેમ સમય વિકસતો જાય છે ત્યારે આ અક્ષ પર એક અનુમાનિત છબી હશે અને તે આ sine વેવના એમ્પ્લીટયુડના આધારે આ ક્ષેત્રમાં હશે હવે હું આની જેમ અન્ય ઓર્થોગોનલ અક્ષો દોરીશ હું હજી આ નામ નહીં આપીશ હું તે પછીથી આપીશ પરંતુ તે એક ઓર્થોગોનલ અક્ષ છે તેથી આ sine પ્લેન માં મૂકવામાં આવી હતી જે વેર્ટીકેલ છે મારી પાસે આ જેવું હોરિઝોન્ટલ પ્લેન હશે હોરિઝોન્ટલ પ્લેન પર હું આ cos વેવને આની જેમ મૂકીશ તેથી તમારે કલ્પના કરવી પડશે કે cos વેવ હોરિઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવી છે sine વેવ વેર્ટીકેલ પ્લેન પર મૂકવામાં આવે છે તેથી તે બે ઓર્થોગોનલ પ્લેન પર મૂકવામાં આવ્યા છે જેમ જેમ તમે sine વેવ માટે કર્યું હતું સમય વિકસતો જાય છે તેમ cos વેવ cos વેવનો પ્રોજેકશન આ અક્ષ પર દેખાય છે આ ઓર્થોગોનલ અક્ષ જેમ આપણે જોઈએ છીએ જેમ કે મેં અહીં બતાવ્યું છે તેથી એક સાયકલ માં જેમ cos તરંગ આ રીતે વિકસિત થયો છે તમે પ્રોજેકશન ને આ અક્ષ પરની લાઇન તરીકે જોશો અહીં cos અને sine સિગ્નલો ધ્યાનમાં લો હવે ધારો કે આ લાઇન વેર્ટીકેલ લાઇન ગ્રે શેડ લાઇન આની જેમ સમયની સાથે આગળ વધી રહી છે હું આ ગ્રે રંગની લાઇનને સમયસર જુદા જુદા બિંદુઓ પર ખસેડવા જઇ રહ્યો છું હું તેને સમયના અક્ષમાં સ્વીપ કરીશ તો ચાલો કહીએ કે આ સમયે આ 0 છે ચાલો જોઈએ કે પ્રોજેકશન શું છે જ્યારે તે અહીં આ સમયે છે sine વેવ મૂલ્ય 0 છે cos વેવ મૂલ્ય મહત્તમ છે તેથી જો તમે તેને જુઓ sine વેવ વેલ્યુ 0 છે તેનું પ્રોજેકશન આ અક્ષ પર છે તે અહીં હશે cos વેવનું મેગ્નીટ્યૂડ મહત્તમ છે અને આ પ્લેન પર મહત્તમ છે તેનો પ્રક્ષેપણ અહીં છે અને હું એક આ કોર્ડીનેટ અક્ષ પર બિંદુ મૂકીશ અને આ બિંદુ નો વેક્ટર સરવાળો રજૂ કરવા માટે આ કોર્ડીનેટ અક્ષ પર અહીં ચિન્હિત કરીશ હવે હું આની જેમ આ રેફરન્સ લાઈનને શીફ્ટ કરીશ હવે આ પોઇન્ટ ના સમયે એક છેદન બિંદુએ sine અને cos મૂલ્યો આ જેવા છે હવે જો તમે sine લો જે વેર્ટીકેલ પ્લેન પર છે તેનું અનુરૂપ બિંદુ અહીં હોરિઝોન્ટલ પર છે તેમજ Y માટેનો અનુરૂપ બિંદુ અહીં છે બંને એક જ સમયે છે હવે પ્રોજેક્ટ કરો કે આ અક્ષ પર cos પોઇન્ટ પ્રોજેક્ટ કરો sine પોઇન્ટને વેર્ટીકેલ અક્ષ પર પ્રોજેક્ટ કરો અને તમે જોશો કે તે બે સંયુક્ત અને પરિણામે આ જેવું વેક્ટર હશે તેથી આ એક cos મૂલ્ય હશે આ sine વેલ્યુ છે અને તેથી જો sine અને cos બંને યુનિટ sines અને યુનિટ coss છે તો આ વર્ગમૂળ માં cos સ્ક્વેર વત્તા sine સ્ક્વેર હશે જે 1 છે હવે મેં આ રેફરન્સ લાઈનને ખસેડી છે અને હું જોઉં છું કે અહીં cos ટાઇમ સિગ્નલ 0 પર છે આ સમયે અને sine ટાઇમ સિગ્નલ મહત્તમ છે હવે આ ઓર્થોગોનલ પ્લેન ની રજૂઆત પર પાછા આવતાં તમે જોશો કે હોરિઝોન્ટલ પ્લેન પર cos સિગ્નલ 0 પર પહોંચી ગયું છે sine સિગ્નલ વેર્ટીકેલ પ્લેન માં મહત્તમ પર પહોંચી ગયું છે અને હવે તમે sine સિગ્નલને આ અક્ષ પર પ્રોજેકટ કરો છો તમે cos સિગ્નલને આ અક્ષ પર પ્રોજેકટ કરો છો પછી તમે જોશો કારણ કે કોસ સિગ્નલ મૂલ્ય 0 છે પરિણામે માર્કર ત્યાં હશે અને વેક્ટર આ બિંદુએ હશે અહીં ફરીથી cos સિગ્નલ છે 0 હોવા sine સિગ્નલનું મહત્તમ મૂલ્ય હોય છે જો તેઓ યુનિટ sine અને યુનિટ cosine હોય તો મહત્તમ મૂલ્ય 1 થશે તેથી તમે જોશો કે વેક્ટર બધા એમ્પ્લીટયુડ 1 એમ્પ્લીટયુડ 1 એમ્પ્લીટયુડ 1 અને તે પ્રમાણે અને જો આપણે આગળ વધીએ તો તમે જોશો કે તે આ સ્થાનેથી આગળ વધવાનું શરૂ કરશે વેક્ટરની ટોચ આ લોકસ પર આગળ વધશે આ વર્તુળની ત્રિજ્યા 1 હશે તે હકીકતમાં એક વર્તુળ હશે કારણ કે દરેક અન્ય મધ્યવર્તી બિંદુ વર્ગમૂળ માં cos સ્ક્વેર θ વત્તા sine સ્ક્વેર θ દ્વારા પહોંચી શકાય છે જે 1 હશે તેથી આ કોઓર્ડિનેંટ અક્ષ જે મારી પાસે છે આ કોઓર્ડિનેંટ અક્ષ એ એક સ્પેશલ કોઓર્ડિનેંટ સિસ્ટમ છે હવે હું આ અક્ષને α અક્ષ નામના પ્રતીક અને આ વેર્ટીકેલ અક્ષ હું તેને β અક્ષ તરીકે બોલાવીશ તેથી આ કોઓર્ડિનેંટ સિસ્ટમ સમય સાથે જોડાયેલ નથી આ બંને અક્ષો સમય પર આધારિત નથી તે સ્પેસ માં ફક્ત બે અક્ષો ઓર્થોગોનલ અક્ષો છે તેથી તેને સ્પેશલ કોઓર્ડિનેંટ સિસ્ટમ કહેવામાં આવે છે કારણ કે તેઓ ફક્ત કેટલાક સમય સિગ્નલન નું પ્રોજેકશન કરે છે અને કારણ કે આ જગ્યા સ્પેસ કોઓર્ડિનેંટ સિસ્ટમ વેક્ટર છે આને સ્પેસ વેક્ટર કહેવામાં આવે છે આ વેક્ટર્સ ખૂબ જ તુરંત સમયે જે અહીં એક વર્તુળ બનાવે છે અને સતત ફરતા હોય છે તેઓને સ્પેસ વેક્ટર કહેવામાં આવે છે આ સિગ્નલ જેની અમે શરૂઆત કરી હતી આ બે સિગ્નલ sine અને cosine જે સિગ્નલ સાથે વિકસિત થાય છે તે ટાઈમ સિગ્નલ છે અને આ ટાઈમ સિગ્નલ પછી બે અલગ ફ્રેમ અથવા બે જુદા જુદા પ્લેન માં મૂકવામાં આવ્યા હતા sine સિગ્નલ પર મૂકવામાં આવ્યું હતું વેર્ટીકલ પ્લેન અને cos સિગ્નલ હોરિઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવ્યું હતું તેથી અહીં ટાઈમ સિગ્નલ ઓર્થોગોનલ પ્લેન માં રજૂ થાય છે તેથી બે ટાઈમ સિગ્નલ પછી આ ટાઈમ સિગ્નલ ઓર્થોગોનલ પ્લેન માં રજૂ થયા અહીં પણ ટાઈમ અક્ષના ઉત્ક્રાંતિ ની અક્ષ અને પછી અમે સ્પેશલ કોઓર્ડિનેંટ સિસ્ટમ α β અક્ષ પર એમ્પ્લીટયુડ ની આગાહી કરી અને અમે જોયું કે અંદાજિત સમકક્ષ પરિણામ વેક્ટર પાસે 1 નું એમ્પ્લીટયુડ હતું જો આ બે તરંગો યુનિટ એમ્પ્લીટયુડ ની sine અને cosine તરંગો હોત અને આ વેક્ટર સમય ઉત્ક્રાંતિ સાથે સતત ફરતા રહે છે તે α અક્ષ સાથે 900 માં શરૂ થયું હતું અને તે β અક્ષ પર પહોંચ્યું જ્યારે sine મહત્તમ સુધી પહોંચી અને પછી જેમ જેમ સમય આગળ વધે છે આ વેક્ટર સંપૂર્ણ વર્તુળ પૂર્ણ કરે છે તેથી એકવાર sine વેવ આગળ વધ્યો અને 1 સાયકલ પૂર્ણ કર્યા પછી આ વેક્ટર સ્પેસ વેક્ટર α અક્ષ થી શરૂ થઈ ગયું છે અને સંપૂર્ણ વર્તુળ બનાવ્યું છે અને ફરીથી α અક્ષ પર પાછા આવશે તેથી અમે શું પ્રાપ્ત કર્યું છે ટેકઅવે એ છે કે ટાઈમ સિગ્નલ હવે સ્પેસ વેક્ટરમાં રૂપાંતરિત થયા છે ટાઈમ સિગ્નલ હવે સ્પેશલ વેક્ટર અથવા સ્પેસ વેક્ટર ફરતા સ્પેસ વેક્ટર તરીકે રજૂ થઈ શકે છે હવે આ ખ્યાલ છે કે આપણે AC સિગ્નલને DC માં કન્વર્ટ કરવા માટે વાપરીશું α β સ્પેશલ કોઓર્ડિનેંટ સિસ્ટમ વિચાર કરો મારી પાસે α છે અને મારી પાસે β આ સ્પેશલ કોઓર્ડિનેંટ સિસ્ટમ માં વેક્ટરનો વિચાર કરો આ એક સ્પેસ વેક્ટર છે હવે સ્પેસ વેક્ટરને એમ્પ્લીટયુડ R છે અને તે એક ખૂણો છે θ તેથી આ રીતે સ્પેસ વેક્ટર ને R તરીકે વેંકટેરિઅલ સ્વરૂપ માં રજૂ કરી શકાય છે હવે આ R ને એમ્પ્લીટયુડ R અને ધ્રુવીય સ્વરૂપમાં e નો પાવર jθ મા સ્વરૂપ માં રજૂ કરી શકાય છે આ રીતે R cos θ j sin θ સિવાય કંઈ નથી હવે આ વેરીએબલ R અને θ નો ઉપયોગ કરીને આ r ની રજૂઆત છે હવે બીજી કોઓર્ડિનેટ સિસ્ટમનો વિચાર કરો અને હું તેને d અક્ષ અને q અક્ષ તરીકે બોલાવી રહ્યો છું d અને q ઓર્થોગોનલ છે આ એક અન્ય કોઓર્ડિનેટ સિસ્ટમ છે જેનો મૂળ એક જ છે ફક્ત તે α β કોઓર્ડિનેંટ સિસ્ટમથી એક ખૂણા ρ દ્વારા વિસ્થાપિત થાય છે હવે આ નવી D Q કોઓર્ડિનેટ સિસ્ટમ માં α β રજૂઆતની દ્રષ્ટિએ આપણે આ જ r ને કેવી રીતે રજૂ કરીશું હવે α β કોઓર્ડિનેંટ સિસ્ટમમાં વેક્ટર R અહીંની જેમ R e નો પાવર iθ તરીકે રજૂ થાય છે હવે D Q કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ R ને e પાવર jθ માઈનસ ρ તરીકે લખી શકાય છે આ θ કોણ છે θ માઈનસ ρ આ કોણ છે અને હું તેને jθ ગુણ્યાં e પાવર jρ માં લખી શકું છું હવે Rr e to jθ એ α β રજૂઆત સિવાય કંઈ નથી હું α β રજૂઆતને e પાવર jρ તરીકે લખીશ તેથી ρ અહીં એકમાત્ર વેરીએબલ છે અને તે ρ જૂની કોઓર્ડિનેંટ સિસ્ટમમાંથી નવી કોઓર્ડિનેટ સિસ્ટમનું ડિસ્પ્લેસમેન્ટ છે અથવા મારે α β કોઓર્ડિનેટ સિસ્ટમ માંથી d q કોઓર્ડિનેટ સિસ્ટમનું ડિસ્પ્લેસમેન્ટ કહેવું જોઈએ તેથી ફક્ત બે કોઓર્ડિનેટ સિસ્ટમ ના ડિસ્પ્લેસમેન્ટ એંગલનો ઉપયોગ કરીને તમે q q કોઓર્ડિનેટ સિસ્ટમ માં વેક્ટરનું રજૂઆત α β કોઓર્ડિનેંટ સિસ્ટમમાં વેક્ટરનું રજૂઆત ની સમાનતા તે ટ્રાન્સફોર્મ ફેક્ટર અને e પાવર jρ માં બદલો આ છે એક વસ્તુ અથવા હું કહી શકું છું કે α β નું રજૂઆત α β કોઓર્ડિનેટ સિસ્ટમ માં R નું રજૂઆત d q કોઓર્ડિનેંટ સિસ્ટમમાં રજૂઆત દ્વારા ટ્રાન્સફોર્મેશન ફેક્ટર ejρ માં આપવામાં આવે છે તેથી તે અહીં ejρ છે અહીં જે છે તો એક છે ફોરવર્ડ ટ્રાન્સફોર્મેશન બીજું રિવર્સ ટ્રાન્સફોર્મેશન છે તેથી આ પ્રથમ 1 એ α β થી d q α β થી d q ટ્રાન્સફોર્મેશન છે બીજો એક d q થી α β ટ્રાન્સફોર્મેશન રિવર્સ ટ્રાન્સફોર્મેશન છે તેથી આ બે પરિવર્તનો છે જેનો આપણે આગળ અને પાછળ જવા માટે ઉપયોગ કરીશું આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે આ વેક્ટર છે આપણે જોયું કે એક વેક્ટર હતું જે વર્તુળમાં ફરતું હતું અને ત્યારબાદ આપણે d q પણ બનાવીશું જે R સાથે સંકલન કરશે અને ફરતા રહેશે તેથી વેક્ટર વર્તુળમાં ફરતું હોય છે તે ɷt ગતિથી ચાલે છે તેથી કોણ θ એ ɷt પર જઈ રહ્યું છે આપણે 𝜌 બનાવીશુ અને ɷt પર પણ જઈશું તેથી એવું લાગે છે કે d વેક્ટર R નું સંકલિત સ્વરૂપે અનુસરે છે તો પછી R અને d વચ્ચેનો એંગલ દરેક ક્ષણે સમાન હશે જોકે બંને ફરતા હોય છે તેથી જો કોઈ આ d q અક્ષ પર જાય અને પછી તે અહીં બેસીને જોતા હોય તો હંમેશા આ R વેક્ટરનો d અક્ષ પર પ્રોજેકશન એ સતત અમારા વેક્ટરનું પ્રોજેકશન q અક્ષ પર સતત થતું હોય છે તેથી તાત્કાલિક તમે જોશો કે જ્યાં સુધી R બદલાતો નથી ત્યાં સુધી કોઈ ફેરફાર થતો નથી અને d અક્ષ પર બેસતા કોઈને માટે બધું DC તરીકે જોવામાં આવે છે એકવાર વ્યક્તિ α β અક્ષ પર પાછો જાય આ ફરે છે અને પછી બધું sine અને cosine વેવ તરીકે જોવામાં આવશે તેથી આ તે સિદ્ધાંત છે જે અસ્તિત્વમાં આવે છે અને આ રીતે આપણે AC સિગ્નલને DC માં કન્વર્ટ કરીએ છીએ અને પછી અહીં કંટ્રોલર નિયંત્રણ ક્રિયા કરીએ છીએ અને પછી પાછા આવીએ છીએ તેથી બધા કંટ્રોલર d q અક્ષ રેફેરન્સ અક્ષ માં રાખવામાં આવે છે જે અહીં ɷt ગતિથી ફરતું હોય છે અથવા R વેક્ટરની ગતિથી ફરતું હોય છે તેથી આ d q અક્ષ સિદ્ધાંત ચાલો આપણે કેટલાક રૂપાંતર સમીકરણો સાથે એકત્રીત કરીએ અને પછી આપણે બ્લોક ડાયાગ્રામ લખી શકીએ